તેથી આપણે છેલ્લા લેકચરમાં જોયું છે કે ડ્રેઇન કેરેક્ટરિસ્ટિક ટ્રાન્સફર કેરેક્ટરિસ્ટિકના રેફરન્સમાં ડીપ્લેશન ટાઈપના MOSFET વચ્ચેનો સંબંધ કેવી રીતે મેળવવો અને આપણે એક્ઝામ્પલ્સ પણ જોયા છે આ લેકચરમાં ચાલો જોઈએ કે આપણે MOSFET ની કરંટ વોલ્ટેજ કેરેક્ટરિસ્ટિક કેવી રીતે મેળવી શકીએ છીએ અને કરંટ મિરર તરીકે આ MOSFET નો ઉપયોગ કેવી રીતે કરવો અહીં અમારી પાસે N ચેનલ MOSFET છે અમારી પાસે P ટાઈપનું સબસ્ટ્રેટ છે અને શરૂઆતમાં કોઈ ચેનલની રચના નથી પરંતુ જ્યારે VGS VT કરતા વધારે હોય ત્યારે ચેનલની રચના થશે જ્યારે હું આ રીતે વોલ્ટેજ એપ્લાય કરું છું એટલે કે સોર્સની સરખામણીમાં ગેટ પોઝિટિવ છે તો શું થશે જ્યારે VGS VT કરતા વધારે હોય ત્યારે ચેનલનું નિર્માણ કેમ થાય છે મારી પાસે એક ગેટ છે જે મેટલ સાથે જોડાયેલ છે ત્યાં ઓક્સાઇડનું લેયર છે ત્યાં બીજી મેટલ છે આ ઇલેક્ટ્રોન્સ દ્વારા તમારી ચેનલ બનાવે છે ત્યાં 2 કંડક્ટિંગ પ્લેટ્સ છે જે SiO2 ના ઇન્સ્યુલેટીંગ લેયર દ્વારા અલગ પાડે છે આ ડાઇલેક્ટ્રિક મટિરિયલ અથવા હવા દ્વારા અલગ કરવામાં આવેલી આ 2 કંડક્ટિંગ પ્લેટો કેપેસિટર જેવી જ દેખાય છે તેથી જ્યારે તમે પોઝિટિવ ગેટ વોલ્ટેજ એપ્લાય કરો છો ત્યારે કેપેસિટર જેવી જ રચના બને છે જેના કારણે સબસ્ટ્રેટમાંથી ઇલેક્ટ્રોન ગેટ તરફ આકર્ષાય છે અને ચેનલ બનાવે છે આ પ્લેટ ચેનલ 1 બનાવે છે જે મેટલ કે જેના દ્વારા તે ચલાવે છે તે બીજી પ્લેટમાંથી લેવામાં આવે છે જ્યારે ત્યાં 2 કંડક્ટિંગ પ્લેટો વચ્ચે ઇન્સ્યુલેટર હોય છે તેથી આ તમારું કેપેસિટર છે હવે જો મારી પાસે કેપેસિટર છે તો કેપેસિટેન્સ CkAεod આપણે જાણીએ છીએ કે કરંટ I dqdt ચાર્જ qCVεoWLto VGS VT એ મીનીમમ વોલ્ટેજ અથવા વોલ્ટેજ છે જે સોર્સ અને ડ્રેઇન વચ્ચે ચેનલો બનાવવા માટે જવાબદાર છે નોંધ કરો કે VGS VT કરતા વધારે છે t LV LµnE L2µnVDS અને IDµnεotoWLVDS જો VDS વધારે હોય તો Q CV εoWLVGS VT VDS2to અમારી પાસે -VDS2 છે કારણ કે હાયર VDS માટે આપણે ચેનલની મધ્યમાં ક્યાંક એક પોઇન્ટ ધ્યાનમાં લેવું જોઈએ જે સોર્સ અને ડ્રેઇનમાં હાલ્ફ ટાઇમ્સ વોલ્ટેજ છે તેથી t L2µnVDS હવે ID બને છે IDµnεotoWLVGS VT VDS2VDS ID અને VDS નું આ ઈક્વેશન ઈન્વર્જ પેરાબોલા જેવું લાગે છે જો હું VDS VGS VT નું મૂલ્ય બદલીશ તો IDµnεotoWLVGS VT VGS VT 2 તમે અહીં આ રિજિયનમાં જોઈ શકો છો IDS VDS થી ઇંડિપેંડેન્ટ છે તે માત્ર VGS ઉપર આધાર રાખે છે તેથી અહીં ચેનલ લંબાઈ મોડ્યુલેશન શું છે જો હું VDS વધારવાનું ચાલુ રાખું પછી ભલે હું VGS ને ધીમે ધીમે બદલતો રહું તો પ્રારંભિક ચેનલ ડ્રેઇન તરફ સંકોચાઈ રહ્યું છે જો સોર્સ અને ડ્રેઇન વચ્ચેની પ્રારંભિક લંબાઈ L છે તો ચેનલની સંખ્યા જે સંકોચાઈ ગઈ છે તે ∆L VD saturation VGS VT છે જ્યાં I VDS VD saturation છે

હવે આપણે MOSFET એટલે કે કરંટ મિરરની એક ખૂબ જ મહત્વપૂર્ણ એપ્લિકેશન જોઈએ ચાલો કહીએ કે તમારી પાસે મિરર છે જો હું મારા ચહેરાની સામે મિરર મુકીશ તો હું ઇમેજ જોઈ શકું છું મિરર ઉપર ઇમેજની નકલ કરવામાં આવે છે મિરર તમને તમારી ઇમેજનું એમ્પ્લીફાઇડ વર્જન અથવા તમારી ઇમેજનું શૃંક વર્જન પણ બતાવે છે તેનો અર્થ એ કે મિરરમાં તમને વિવિધ ઇમેજઓ બતાવવાની ક્ષમતા છે કરંટ મિરર રેફરન્સ કરંટની ઇમેજ ઉત્પન્ન કરે છે કરંટ મિરર સર્કિટનો ઉપયોગ કરીને કરંટને ઉપર અથવા નીચે સ્કેલ કરી શકાય છે અહીં ગેટ ડ્રેઇન સાથે જોડાયેલ છે આ MOSFET છે ત્યાં 2 MOSFETs M1 અને M2 છે અહીં એક ઉચ્ચ રેફરન્સ છે અને આ Io છે તેથી Io એ Ireference નો મિરર છે અને આ પર્ટિક્યુલર કિસ્સામાં આપણે I0 Ireference ની બરાબર હોઈ શકીએ છીએ આપણી પાસે Ireference કરતાં I0 ઓછો હોઇ શકે છે અથવા Ireference કરતાં I0 વધારે હોઇ શકે છે referencek2WL12 1λVDS1 Iok2WL22 1λVDS2 VGS2VGS1 VT2VT1 જેનો અર્થ λ 0 થાય છે λ0 માટે IoIref WL2WL1 સામાન્ય રીતે બંને ટ્રાન્ઝિસ્ટર માટે L સમાન હોય છે IoIref W2W1 જો હું W1W2 રાખું તો મારી પાસે સમાન કરંટ હશે જો મારી પાસે W1W2 હોય તો મારી પાસે વધુ કરંટ હશે જો મારી પાસે W1W2 હોય તો મારી પાસે ઓછો કરંટ હશે હકીકતમાં મારી પાસે એક સર્કિટ છે જેમાં હું કરંટ બદલી શકું છું તે કરંટનો મિરર છે જો λ 0 નથી તો આપણે ખાતરી આપી શકતા નથી કે I0 માં Iref ની નકલ હોઈ શકે જો λ 0 ની બરાબર ન હોય પછી VDS1 VDS2 ની બરાબર નથી તો પછી પ્રોબ્લેમ્સ હશે પ્રથમ ફિનાઈટ λ ના કારણે એરર છે જો હું VDS2 VDS1 ને ફિક્સ્ડ રાખું છું જો λ માં વધારો કરવામાં આવે તો એરર ફરી વધે છે બીજી એરર એ 2 ટ્રાન્ઝિસ્ટર વચ્ચે વેરિએશન અથવા મિસમેચ થવાનાના કારણે એરર આવે છે જો કરંટ મિરરને ડિઝાઇન કરવા માટે આપણે પસંદ કરેલા 2 ટ્રાન્ઝિસ્ટર વચ્ચે મિસમેચ હોય તો પ્રથમ ટ્રાન્ઝિસ્ટરનું થ્રેશોલ્ડ વોલ્ટેજ બીજા ટ્રાન્ઝિસ્ટરના થ્રેશોલ્ડ વોલ્ટેજ જેટલું નહીં હોય VT1 VT2 ની બરાબર નહીં હોય જો થ્રેશોલ્ડ વોલ્ટેજ બરાબર ન હોય તો પછી થ્રેશોલ્ડ વોલ્ટેજ વચ્ચે મિસમેચ છે અને તેથી જ ફિક્સ્ડ VT માટે જો રેફરન્સ કરંટ વધશે તો એરર વધશે અથવા ફિક્સ્ડ રેફરન્સ કરંટ માટે જો VT વધશે તો એરર વધશે છે તે બીજી એરર છે જે એરર નંબર 2 છે ત્રીજી એરર લેઆઉટ મિસમેચ થવાના કારણે છે તેથી જો તમે લોકો સર્કિટ ડિઝાઇનિંગ શીખ્યા છો તો તમે કેડન્સનો ઉપયોગ કરશો અને જ્યારે તમે તેને ડિઝાઇન કરશો ત્યારે તમે જોશો કે લેઆઉટ અને ડિઝાઇન લેઆઉટમાં મિસમેચ છે જે ફરીથી એરર તરફ લઈ જશે તેથી આ માત્ર એક કરંટ મિરર ક્રિયા છે જો તમે M1 અને M2 જોશો જો એરર VDS માં વધારો કરે છે તો Ireference વધે છે જ્યારે મારું Ireference વધે છે M2 પહેલાથી જ સેચ્યુરેશનમાં છે મારે કરંટ Io તરફ પાછા જવાની જરૂર છે આનું કારણ એ છે કે તેને અનુસરવાનું છે અને પછી જ્યારે તે આ દિશામાં વધી રહ્યું છે ત્યારે આ તમારી કરંટ મિરર ક્રિયા છે તો આપણે આ 3 એરરોને કેવી રીતે ઘટાડી શકીએ કેસ્કેડીંગ કરંટ મિરર નામની એક ટેકનિક છે તેથી IoIreference W2W1 મેળવવા માટે છે આપણને શું ત્યાં આપણે λ0 જોઈએ છે અથવા VDS1 VDS2 છે પરંતુ મારી પાસે સરળ કરંટ મિરર સર્કિટમાં કંઈ નથી તેથી મારી પાસે λ 0 અને VDS1VDS2 ન હોઈ શકે ખાસ કરીને જ્યારે તમારું VDS1 VDS2 ની બરાબર ન હોય તેથી આ કિસ્સામાં આપણે કાસ્કેડ કરંટ મિરરનો ઉપયોગ કરવો જોઈએ

આપણે કાસ્કેડ કરંટ મિરરમાં 4 MOSFETs M1 M2 M3 M4 નો ઉપયોગ કરીએ છીએ અને આપણે ડ્રેઇનને ગેટ સાથે જોડીએ છીએ અને પછી ગેટ જોડાયેલા છે M3 અને M4 સિરીઝમાં છે M2 અને M4 પણ કાસ્કેડ સ્થિતિમાં છે હવે તમે અહીં જોઈ શકો છો કે જો મારી પાસે VDS1 VDS2 હોય તો એરર 0 હશે તેથી કાસ્કેડ કરંટ મિરરનો અભ્યાસ બે અલગ અલગ જૂથો માટે કરવામાં આવે છે એક રાઝવી છે જ્યાં તેમણે પ્રસ્તાવ મૂક્યો છે કે જો λ 0 હોય તો Io Ireference ની બરાબર નથી ચાલો આપણે આ પર્ટિક્યુલર સ્થિતિને ધ્યાનમાં લઈએ કે Io Ireference ની બરાબર નથી કારણ કે જો λ 0 હોય તો M1 અને M3 માં સમાન કરંટ ફ્લો થાય છે M1 અને M3 માં સમાન કરંટ ફ્લો થાય છે WL અને VT સમાન છે એમ ધારીતો VGS3 બરાબર VGS1 છે અને હું માનું છું કે M3 WL ના થ્રેશોલ્ડ વોલ્ટેજ અને M3 અને M1 ના થ્રેશોલ્ડ વોલ્ટેજ સમાન છે થ્રેશોલ્ડ વોલ્ટેજ અને WL નો ગુણોત્તર સમાન છે અથવા થ્રેશોલ્ડ વોલ્ટેજ સમાન છે અને M1 અને M3 નો ગુણોત્તર WL સમાન છે કારણ કે VGs3 VGS1 અને M1 અને M2 ના ગેટ શોર્ટેડ હોવાથી VGS2 VGS1 ની બરાબર હોવા જોઈએ M4 અને M2 માં સમાન કરંટ ફ્લો થતો હોવાથી VGS2 VGS4 છે હવે M4 અને M2 માં સમાન કરંટ ફ્લો થાય છે તેનો અર્થ એ છે કે VGS4 VGS2 છે જો આ સ્થિતિ છે તેનો અર્થ છે કે VDS2 VDS1 છે અને અહીં આપણે λ 0 ઉપર વિચાર કર્યો છે પછી જો આ સ્થિતિ છે તો એરર થશે નહીં કારણ કે મારું ઈક્વેશન IoIreference WL2 W L1 1 λVDS2 1λ VDS1 બરાબર VDS2 VDS1 શરત સંતુષ્ટ થાય છે અને λ બરાબર 0 છે જેમ આપણે અહીં ધાર્યું છે તેનો અર્થ એ કે આપણી એરર 0 હશે તેથી જો λ 0 ની બરાબર નથી તો તે કિસ્સામાં શું થશે તે કિસ્સામાં આપણે અહીં તે જોઈશું VDS1 VDS2 ની બરાબર છે Io Ireference ને બરાબર સૂચિત કરે છે પરંતુ કેચ અહીં છે કે λ જે M3 અને M4 માટે 0 છે પરંતુ M1 અને M2 માટે 0 ની બરાબર નથી તેથી આ કેચ છે જ્યારે આપણે ગણતરી કરીએ છીએ કે રાઝવી દ્વારા પ્રોપોઝડ મેથડનો ઉપયોગ કરીને એરર નથી તો આપણે શું કરી શકીએ આપણે એલન અને હોલબર્ગ દ્વારા પ્રોપોઝડ અન્ય મેથડ જોઈ શકીએ છીએ તેથી જો હું M1 ઉપર M3 ને કાસ્કેડ કરું તો ROUT વધે છે ROUT1λIo ROUT અત્યંત હાઈ છે તેનો અર્થ એ છે કે અસરકારક λ 0 ની નજીક હશે તેથી જો VDSA અથવા VDSB વચ્ચે ફિનાઈટ મિસમેચ હોય તો પણ અસરકારક λ 0 ની બરાબર હોવાને કારણે મારી એરર ઓછી છે અને મારો Io Ireference ની બરાબર હશે ROUT માં ઘટાડા સાથે વધશે કારણ કે ROUT λ થી ઈન્વર્જલી પ્રોપોરશનલ છે મારા VDSA અને VDSB વચ્ચે પણ ફિનાઈટ મિસમેચ છે તેનો અર્થ એ છે કે એલન અને હોલબર્ગે પ્રસ્તાવ મૂક્યો હતો કે કાસ્કેડ કરંટ મિરરનો ઉપયોગ કરીને આપણે સરળ કરંટ મિરર સર્કિટમાં ઉત્પન્ન થયેલી એરરને ઘટાડી શકીએ છીએ કાસ્કેડ કરંટ મિરર્સનો ઉપયોગ કરીને સૌથી સરળ કરંટ મિરર સર્કિટમાં એરરો ઘટાડી શકાય છે તેથી આ કરંટ મિરરની એપ્લિકેશનનો અંત છે હું ફક્ત તમને બતાવવા માંગુ છું કે આપણે કરંટ મિરર તરીકે એપ્લિકેશન માટે MOSFET નો ઉપયોગ કેવી રીતે કરી શકીએ ચાલો હવે કોમ્પલિમેન્ટરી મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર જોઈએ આપણે આમાં વધારે વિગતવાર જઈશું નહીં પરંતુ આપણે ફક્ત જોશું કે આ CMOS ને ઇન્વર્ટર તરીકે કેવી રીતે વાપરી શકાય છે તેથી CMOS કોમ્પલિમેન્ટરી મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર માટે વપરાય છે CMOS ટેકનોલોજી એ કમ્પ્યુટર ચિપ ડિઝાઇન ઉદ્યોગમાં સૌથી લોકપ્રિય ટેકનોલોજી છે અને આજે વ્યાપકપણે ઇન્ટિગ્રેટેડ સર્કિટ બનાવવા માટે વપરાય છે તેથી જ્યારે પણ તમે ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ જુઓ છો ત્યારે મોટાભાગના કેસોમાં તમને CMOS મળશે આજની કમ્પ્યુટર મેમરીઝ CPU સેલ ફોન બનાવવા માટે ઘણા મુખ્ય ફાયદાઓને કારણે આ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે આ ટેકનોલોજી P અને N ચેનલ સેમિકન્ડક્ટર ઉપકરણોનો ઉપયોગ કરે છે જ્યારે તમે P ચેનલ અને N ચેનલ MOSFETs ને કનેક્ટ કરો છો ત્યારે તમને કોમ્પલિમેન્ટરી મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર મળશે હવે NMOS અથવા બાયપોલર ટ્રાન્ઝિસ્ટર ઉપર CMOS નો મુખ્ય ફાયદો એ છે કે ખૂબ જ ઓછા પ્રમાણમાં પાવર ડીસીપેશન થાય છે અને આ ખૂબ મહત્વનું છે કારણ કે આપણે ઘટકોની સંખ્યા ઘટાડવા જઈ રહ્યા છીએ અથવા એક વેફર ઉપર ઘટકોની સંખ્યા વધારવા જઈ રહ્યા છીએ કોમ્પોનન્ટનું કદ ઘટાડીશું અને સિંગલ વેફર ઉપર કોમ્પોનન્ટની સંખ્યા વધારીશું જ્યારે તમે તે કરવા જઇ રહ્યા છો જ્યારે તમે સાઈઝ ઘટાડવા જઇ રહ્યા છો ત્યારે વીજળીનો વપરાશ પણ પાછળથી ઓછો થાય છે જે બાયપોલર ટ્રાન્ઝિસ્ટર અથવા NMOS ટેકનોલોજીની તુલનામાં CMOS ટેકનોલોજીનો ઉપયોગ કરીને શક્ય છે સર્કિટ સ્વિચ થાય તો જ પાવર ડિસિપેટ થઈ જાય છે તેથી જો સર્કિટ આઇડિયલ હોય તો પાવર ડીસીપેટ થતું નથી જ્યારે તે એક સ્ટેટથી બીજા સ્ટેટમાં ફેરવાય ત્યારે જ પાવર ડિસિપેટ થઈ જાય છે આ NMOS અથવા બાયપોલર ટેકનોલોજી કરતાં IC ઉપર વધુ CMOS ગેટ્સ દર્શાવવાની મંજૂરી આપે છે જેના કારણે વધુ સારું પ્રદર્શન થાય છે કારણ કે જ્યારે તે કાર્ય કરે છે ત્યારે જ પાવર ડિસિપેટ થાય છે અને તેથી જ બાયપોલર NMOS ની સરખામણીમાં તમારી પાસે વધુ ગેટ હોઈ શકે છે કોમ્પલિમેન્ટરી મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર ટ્રાન્ઝિસ્ટરમાં P ચેનલ MOSFET અને N ચેનલ MOSFET હોય છે

તેથી તમે અહીં જોઈ શકો છો અમારી પાસે P ચેનલ MOSFETs અને N ચેનલ MOSFET છે તેથી તમે જે જુઓ છો તે ગેટ નથી જો હું CMOS નોટ ગેટ તરીકે ઉપયોગ કરવા માંગુ છું જો હું 1 એપ્લાય કરું તો આઉટપુટ 0 હોય છે જો હું 0 એપ્લાય કરું તો આઉટપુટ 1 હોય છે હું કેવી રીતે કામ કરી શકું ત્યાં એક સ્વીચ છે તેથી તમે અહીં જુઓ છો કે જો VDD મારા વોલ્ટેજ છે તો આ ગ્રાઉન્ડ છે તેથી જો મારી પાસે S 1 છે તો આઉટપુટ 0 હશે જો S 0 છે તો આઉટપુટ 1 હશે તો આ રીતે હું ફેરફાર જોઈ શકું છું ચાલો અહીં આ સર્કિટમાં જોઈએ જ્યારે હું Vx1 એપ્લાય કરું છું ત્યારે આ PMOS છે તેથી આ ચાલશે નહીં અને તેથી જ આ ટ્રાન્ઝિસ્ટર T1 હશે અને તે બંધ હશે અને T2 ચાલુ રહેશે તેનો અર્થ એ છે કે જો હું Vx 0 એપ્લાય કરું છું તો મારો આઉટપુટ વોલ્ટેજ 0 હશે

પછી શું થશે T2 બંધ રહેશે T1 ચાલુ રહેશે અને મારો આઉટપુટ 1 હશે હવે આ PMOS અને NMOS સિવાય બીજું કંઈ નથી તેથી જો આ રીતે છે અને જો મારી પાસે સર્કિટ છે તો હું તેને નોટ ગેટ તરીકે ઉપયોગ કરી શકું છું તેથી CMOS ટેકનોલોજીમાં N ટાઈપ અને P ટાઈપ બંને ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ લોગીક ફંકશન્સ ડિઝાઇન કરવા માટે થાય છે તે જ સિગ્નલ જે એક ટ્રાન્ઝિસ્ટર ચાલુ કરે છે તે બીજાને બંધ કરે છે જો હું 1 એપ્લાય કરું તો આ ચાલુ હોય ત્યારે આ બંધ હશે તે જ સિગ્નલ જુઓ જે 1 ટ્રાન્ઝિસ્ટરને ચાલુ કરે છે બીજા ટ્રાંઝિસ્ટરને બંધ કરશે આ લાક્ષણિકતા પુલ અપ રેઝિસ્ટર્સની જરૂર વગર માત્ર સરળ સ્વીચોનો ઉપયોગ કરીને લોજિક ગેટ્સની ડિઝાઇનને મંજૂરી આપે છે અહીં CMOS લોજિક ગેટ્સમાં NMOS લોજિક ગેટ્સના લોડ રેઝિસ્ટરને બદલે આઉટપુટ અને લો વોલ્ટેજ સપ્લાય વચ્ચેના પુલ ડાઉન નેટવર્કમાં N પ્રકારના MOSFETs નું કલેક્શન છે CMOS લોજિક ગેટ્સમાં આઉટપુટ અને ઉચ્ચ વોલ્ટેજ વચ્ચેના પુલ અપ નેટવર્કમાં P પ્રકારના MOSFETs નું કલેક્શન છે અહીં પુલ અપ રેઝિસ્ટર તરીકે લોડ રેઝિસ્ટરનો ઉપયોગ કરવાને બદલે આપણે પુલ અપ નેટવર્કના ભાગ રૂપે P ટાઇપ MOSFET નો ઉપયોગ કરી શકીએ છીએ તેથી અહીં CMOS કેવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે તે કેવી રીતે જોડાયેલું છે અને આપણે CMOS માં વધુ વિગતવાર નહીં જઈએ આપણે ફક્ત એટલું જ સમજવું પડશે કે જો તમને CMOS આપવામાં આવે અને જો તમને NOT ગેટ બનાવવાનું કહેવામાં આવે તો તમે માત્ર PMOS ને જોડીને NOT ગેટ નો ઉપયોગ કરી શકો છો NMOS માટે અને CMOS નો ફાયદો એક સમયે માત્ર ત્યારે જ છે જ્યારે તે સ્ટેટમાં હોય જ્યારે તે ON સ્ટેટ અને OFF સ્ટેટ વચ્ચે ફેરબદલ કરે છે ત્યારે જ પાવરનો નાશ કરશે અન્યથા તે પાવરનો નાશ કરશે નહીં જે બાયપોલર ટ્રાન્ઝિસ્ટર ઉપર CMOS નો ફાયદો છે તેથી આ સાથે આપણે આજના મોડ્યુલમાં જે જોયું છે તે આપણે P ચેનલ જોયું છે જે આપણે ડીપ્લેશન ટાઈપ જોયું છે MOSFET આપણે ટ્રાન્સફર કેરેક્ટરિસ્ટિક જોઈ છે પછી આપણે કરંટ મિરરનો ઉપયોગ પણ જોયો છે અને સરળ કરંટ મિરરમાં એરરો કેવી રીતે છે પ્રસ્તાવિત વિચાર એ છે કે આપણે સરળ કરંટ મિરરમાં એરરો ઘટાડવા માટે કાસ્કેડ કરંટ મિરરનો ઉપયોગ કરી શકીએ છીએ આ કરંટ મિરર 2 જૂથો એક રાઝવીનો અને બીજો એલન અને હોલબર્ગ દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો અમને જાણવા મળ્યું છે કે રાઝવી મોડેલમાં આપણે 2 ટ્રાન્ઝિસ્ટર λ 0 બીજા 2 ટ્રાન્ઝિસ્ટર λ 0 ની બરાબર ન હોવાનું માનવું પડ્યું હતું જે કામ કરશે નહીં અને તેથી જ આપણે એલન અને હોલબર્ગને ધ્યાનમાં લેવું પડ્યું જ્યાં તે અર્થમાં છે જો તમે કાસ્કેડ કરંટ મિરરમાં ફેશનમાં ટ્રાન્ઝિસ્ટર જોડો છો તો ROUT વધશે અને ROUT λ થી ઈનવર્જ પ્રોપોરશનલ છે તેથી ROUT વધશે તો λ ઘટશે જેનો અર્થ થાય છે એરર 0 ની નજીક હશે પછી ભલે ટ્રાન્ઝિસ્ટર Ireference અને Io વચ્ચે વોલ્ટેજ અને એરર વચ્ચે અંતિમ તફાવત હોય તેનો અર્થ એ છે કે એલન અને હોલબર્ગ દ્વારા પ્રસ્તાવિત આ વિશિષ્ટ મોડેલ સમજવા માટે વધુ અર્થપૂર્ણ બનાવે છે કેવી રીતે સરળ કરંટ મિરરમાં એરરો ઓછી થાય છે હવે આગળના વર્ગમાં આપણે ઓપરેશનલ એમ્પ્લીફાયર્સ શું છે અને ઓપરેશનલ એમ્પ્લીફાયરની કેરેક્ટરિસ્ટિક શું છે તે સમજવાનું શરૂ કરીશું તેથી હું તમને આગલા વર્ગમાં જોઈશ અને આપણે ઓપરેશનલ એમ્પ્લીફાયર્સને સમજવાનું શરૂ કરીશું જેને ઓપ એમ્પ્સ પણ કહેવામાં આવે છે જે વસ્તુઓ મેં તમને આજે શીખવી છે તે જોતા જો તમને કોઈ પ્રશ્નો હોય તો મને નિસંકોચ પૂછો અભ્યાસક્રમો એવી રીતે તૈયાર કરવામાં આવ્યા છે કે તમે એક જ સમયે Op Amps MOSFETs અને ICs કેવી રીતે બનાવ્યા છે તેની સમજ અને આઈડિયા મેળવી શકો છો આપણે કેટલાક વિષયોના આધારને સ્પર્શ કરીશું તેથી તે તમને તમારા એનાલોગ સર્કિટ ડોમેનમાં મોટાભાગના વિષયોને આવરી લેવામાં મદદ કરશે બીજો કોર્સ છે જે હું અત્યારે ભણાવી રહ્યો છું તેના કરતાં એડવાન્સ વર્ઝન છે પરંતુ મેં જે વિચાર્યું તે આપણે એવી બાબતથી શરૂ કરીએ જે માત્ર મૂળભૂત બાબતોને જ નહીં પણ એક્સપેરિમેન્ટના દૃષ્ટિકોણને પણ આવરી લે તેથી આપણે આ અભ્યાસક્રમના ભાગ રૂપે ઘણા એક્સપેરિમેન્ટ્સ પણ જોશું તેથી હું આ તબક્કે આ મોડ્યુલ સમાપ્ત કરીશ અને હું તમને આગામી વર્ગમાં જોઇશ ત્યાં સુધી તમે કાળજી લો